તો આ સપ્તાહમાં આપણેલો પાવર ડિઝાઈન પર કેટલીક ચર્ચાઓસાથે શરૂઆત કરીશું જેમ તમે જાણો છો કે ઓછા પાવર માટે સર્કિટ ડિઝાઇન કરવી એ હાલના દિવસોમાં ખૂબ મહત્વનું બની ગયું છે અને તે VLSI ચિપ્સ ડિઝાઇન કરવાની રીતને પણ અસર કરે છે અને ખાસ કરીને VLSI ચિપ્સની કહેવાતી બેક એન્ડ ડિઝાઈન પ્રક્રિયાને પણ અસર કરે છે જે રીતે તેઓ કેટલીક તકનીકો અને કેટલાક નિયમો આજકાલ કરવામાં આવે છે તમે કહી શકો છો કે ડિઝાઇન નિયમો ડિઝાઇનના વિવિધ તબક્કે સમાવિષ્ટ કરવામાં આવે છે જેથી અંતિમ ઉત્પાદનમાં ચિપઓછી શક્તિનો વપરાશ કરે તેથી તે આજે આપણી ચર્ચાનો વિષય છે ઓછી શક્તિવાળી VLSI ડિઝાઇન તેથી મેં કહ્યું તેમ વીજ વપરાશ એ ખૂબ મોટો પડકાર છે કદાચ આધુનિક સમયમાં VLSI ડિઝાઇન સૌથી મહત્વનો પડકાર છે જે કામગીરીને ગૌણ સ્તર પર ધકેલી રહ્યો છે પ્રાથમિક કારણ એ છે કે આજે આપણે જે ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ તે લગભગ તમામ ઉપકરણો છે તે પ્રકૃતિમાં પોર્ટેબલ છે અન્યથા અલબત્ત ડેસ્કટોપ જે આપણા ટેબલ પર છે આ પોર્ટેબલ ડિવાઇસ તમામ બેટરી પાવર પર ચાલે છે તમે આપણાં મોબાઇલ ફોન આપણાં લેપટોપ આપણી નોટબુક આપણાં ટેબ્સ બધું જ વિચારો આ એવા ઉપકરણો છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે બધા તેની અંદર બનેલી બેટરીમાંથી ઉર્જા મેળવે છે તેથી જો તમે આ ઉપકરણોમાં એમ્બેડ કરેલા સર્કિટ્સને ડિઝાઇન કરી શકો છો તો તમે જે પણ કરો છો તે ઓછી શક્તિ અથવા ઉર્જા નો ઉપયોગ કરે છે જેથી ઉપકરણોની બેટરી જીવન વધે છે જે વપરાશકર્તાઓના દ્રષ્ટિકોણથી અત્યંત ઇચ્છનીય છે તેથી વર્ષોથી પ્રસ્તાવિત કરવામાં આવેલા વિવિધ કાર્યો અને વ્યૂહરચનાઓ છે જે પાવરના વિસર્જનને ઘટાડવાનો પ્રયાસ કરે છે તેથી આપણે ક્યારેક કહીએ છીએ કે આપણે ડિઝાઇન પ્રક્રિયામાં ચોથું પરિમાણ ઉમેર્યું છે અન્ય 3 પરિમાણો શું છે તે જોવા દો તમે જુઓ છો કે આ એક લાક્ષણિક ચિત્ર છે જે કેટલાક પાઠ્યપુસ્તકોમાં પણ ઘણી જગ્યાએ જોવા મળશે પરંપરાગત રીતે આ 70 અને 80 ના દાયકામાં વિસ્તાર અને વિલંબ સૌથી મહત્વપૂર્ણ પરિમાણો હતા તેથી જ્યારે કોઈએ સર્કિટ ડિઝાઇન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એક ચિપ એ પ્રાથમિક ભાર મૂકે છે કે મારા સર્કિટ દ્વારા ચિપ પર સિલિકોન ફ્લોર પર કેટલો ઓછો વિસ્તાર છે અને મહત્તમ ઝડપ કેટલી છે તેથી આપણે વિલંબ ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ હવે ઘણી વખત આ વિસ્તાર અને વિલંબ પરસ્પર વિરોધાભાસી છે તેથી યોગ્યતાની કેટલીક લાક્ષણિક આકૃતિ પ્રસ્તાવિત અને ઉપયોગમાં લેવાઈ હતી તેમાંથી એક વિસ્તાર અને વિલંબ સ્ક્વેરનું ઉત્પાદન હતું તેથી આ મેટ્રિક્સની સંખ્યા છે જેનો તમે ઉપયોગ કરો છો અને સૂચિત કરો છો તેથી તમારી પાસે યોગ્યતાનો આંકડો હોઈ શકે છે પરંતુ જેમ જેમ સર્કિટો વધુ અને વધુ જટિલ બનવા લાગ્યા તેથી શું થયું કે તમે વિસ્તાર જુઓ અને વિલંબ માત્ર પરિમાણો ન હતા હવે ચિપનું ઉત્પાદન થયા પછી ડિઝાઇનર્સનું અથવા તમે કહી શકો છો કે જે ટેસ્ટ એન્જિનિયરો હતા તેમનું એક ખૂબ જ મહત્વનું કામ હતું ખાતરી કરવી કે ચિપમાં કોઈ સ્પષ્ટ બનાવટી ખામીઓ નથી તેથી ચિપને ચકાસણીની પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે ચિપમાં વધુ જટિલતા વધે છે પરીક્ષણનું કાર્ય વધુ ને વધુ મુશ્કેલ બને છે તેથી ત્યાં કેટલાક ડિઝાઇન નિયમો હોવા જોઈએ જેમ કે ટેસ્ટિબિલિટી તકનીકો માટેની ડિઝાઇન કે જે અગાઉ ચર્ચા કરવામાં આવી હતી તે ડિઝાઇન પ્રક્રિયામાં જ સમાવિષ્ટ અથવા જડિત હોવા જોઈએ તેથી આપણે જે પણ સર્કિટ ડિઝાઇન કરીએ છીએ તે સરળતાથી પરીક્ષણ કરી શકાય છે તેથી તેથી જ આપણે કહીએ છીએ કે 80 અને 90 ના દાયકામાં આ આકૃતિની ટેસ્ટિબિલિટીમાં ત્રીજી અક્ષ ગણતરીમાં આવી હતી પરંતુ હવે 2000 પછી બેટરીથી ચાલતા મોબાઇલ ઉપકરણો પોર્ટેબલ ઉપકરણો પાવર ડિઝાઇનની જગ્યામાં ખૂબ જ મહત્વપૂર્ણ ચોથું પરિમાણ બની ગયા છે તેથી અમે માત્ર વિસ્તાર વિલંબ અને ટેસ્ટિબિલિટી જ નહીં પણ તમારે આ વીજ વપરાશના મુદ્દાને પણ ઉકેલવા પડશે તો ચાલો આપણે કેટલીક પરિભાષાઓ જોઈએ તેથી એક લાક્ષણિક ચિપમાં જે આજની ટેકનોલોજીમાં સામાન્ય રીતે CMOS ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે તેથી આપણે કહીએ છીએ કે જ્યારે પણ વીજ પુરવઠોમાંથી વીજપ્રવાહ વહેતો હોય ત્યારે પાવર ડિસીપેટ થાય છે જેને તમે VDD ગ્રાઉન્ડ કહો છો તેથી વોલ્ટેજ સ્રોતમાંથી પાવર ખેંચાય છે અને આ સ્રોતનો મારો મતલબ છે કે આ પ્રવાહોના સ્ત્રોત વિવિધ હોઈ શકે છે આ આપણે પછીથી જોઈશું પરંતુ ચાલો આપણે સામાન્ય રીતે પાવરને કેવી રીતે માપીએ તે જોઈએ તેથી હું આને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવીશ તેથી આપણે ત્વરિત પાવર ઉર્જા અને સરેરાશ પાવર વચ્ચે તફાવત કરીએ છીએ તેથી તેઓ કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જુઓ ત્વરિત પાવર વીજ પ્રવાહ અને વોલ્ટેજના ગુણાકાર દ્વારા સરળ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે આપણે વીડીડીથી જમીન પરનો વીજ પ્રવાહ તેને આઈડીડી તરીકે ઓળખીએ છીએ આ વોલ્ટેજ VDD દ્વારા ગુણાકાર કરેલ સમયનું કાર્ય છે હવે તાત્કાલિક પાવર આપણને સ્પષ્ટ અર્થ આપતી નથી કે આપણી બેટરી કેટલી ડ્રેઇન થઈ રહી છે કારણ કે એવું થઈ શકે છે કે કેટલીક વખત તાત્કાલિક પાવર ખૂબ વધારે હોય છે પરંતુ લાંબા સમય સુધી આપણે ખૂબ ઓછી વીજળીનો ઉપયોગ કરીએ છીએ એટલે કે આપણો પ્રવાહ ખૂબ ઓછું છે તેથી અમુક પ્રકારની સરેરાશ વધુ અર્થપૂર્ણ છે સમયના ચોક્કસ બિંદુએ વપરાયેલા પાવરને બદલે આપણે ઉર્જા વિશે વાત કરીએ છીએ તો ઉર્જા કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે તેથી હું ખૂબ જ ટૂંક સમયમાં આ પરિભાષાઓને ગ્રાફિકલી સમજાવીશ આ ઉર્જાને સમયાંતરે તાત્કાલિક પાવરના અભિન્ન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ચાલો કહીએ કે મૂડી T 0 થી T છે વપરાયેલી તાત્કાલિક પાવરનો સરવાળો શું છે કે જેના એકત્રીકરણ ને ઉર્જા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે આ રીતે તમે વ્યાખ્યાયિત કરો છો અને અલબત્ત તમે આ ઉર્જાની ગણતરી એક સમયગાળા માટે કરી રહ્યા છો T તેથી જો તમે સરેરાશની ગણતરી કરો તો ફક્ત આ E ને T દ્વારા વિભાજીત કરો તો તમને સરેરાશ પાવર મળશે તેથી સામાન્ય રીતે જ્યારે આપણે સર્કિટ અથવા ઉપકરણ અથવા ચિપના વીજ વપરાશનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે આપણે ઉર્જા અથવા સરેરાશ પાવર વિશે વાત કરીએ છીએ હવે આપણે આકૃતિની મદદથી જોઈએ કે આ 3 વસ્તુઓ કેવી રીતે સંબંધિત છે તો ચાલો એક લાક્ષણિક આકૃતિ બતાવીએ આ સમયની એક્સેસ છે અને અહીં આપણે તાત્કાલિક વીજ વપરાશ બતાવીએ છીએ જેનો અર્થ વીજ પ્રવાહ અને વોલ્ટેજનો ગુણાકાર છે ચાલો આપણે કહીએ કે P ની કિંમત સમયની જેમ બદલાય છે ચાલો કહીએ તેથી આપણને સમય 0 અને મૂડી T વચ્ચેનો પાવર માપવામાં રસ છે હવે માત્ર વ્યાખ્યાઓને યાદ કરીને t ના ચોક્કસ મૂલ્ય માટે આપણે અહીં કહીએ કે જો આપણે અહીં P ની અનુરૂપ મૂલ્ય શું છે તે જોવાનો પ્રયાસ કરીએ તો આ ચોક્કસ સમયે તાત્કાલિક શક્તિ આઈપી તાત્કાલિક પાવરનું મૂલ્ય છે ચાલો આપણે ti કહીએ હમણાં જો હું ઉર્જાની ગણતરી કરવા માંગુ તો મેં કહ્યું તેમ ઉર્જાએ P નું 0 થી T સંકલન છે માટે ઇ સંકલનનું ભૌતિક અર્થઘટન શું છે એટલે આ વળાંક હેઠળનો વિસ્તાર વળાંક હેઠળનો આ કુલ વિસ્તાર આને ઉર્જાતરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે 0 અને T ની વચ્ચેનું સંકલન P dt છે હવે જો તમે આ સમયની સરેરાશ ઉર્જા લો તો P ઉર્જા અલગ અલગ છે તેથી શક્ય સરેરાશ અહીં ક્યાંક હશે તમે તેને સીધી રેખા તરીકે બતાવો તેથી આ તમને સરેરાશ પાવર Pavg આપશે હવે મેં કહ્યું તેમ આ સમય T સાથે ઉર્જા વિભાજન કરીને P સરેરાશની ગણતરી કરી શકાય છે તેથી આપણે સમજીએ છીએ કે આ P સરેરાશ આ સ્તર છેતેનો અર્થ એ કે આ લંબચોરસની અને ઉર્જા કુલ વિસ્તાર છે ઉંચાઈ ગુણ્યા પહોળાઈ અને પહોળાઈ એ T છે તેથી જો આપણે આ વિસ્તારને T દ્વારા વિભાજીત કરીએ તો તમને આ ઉંચાઈ મળશેતેનો અર્થ છે પી એવરેજ તેથી આકૃતિ પ્રમાણે હું તમને તાત્કાલિક પાવર ઉર્જા અને સરેરાશ પાવર વચ્ચેનો તફાવત બતાવી રહ્યો છું તો ચાલો આપણે પાછા આવીએ તેથી લાક્ષણિક CMOS સર્કિટમાં વીજળીના વપરાશ વિશે વાત કરતા આપણે પાવર વપરાશને 3 પ્રકારોમાં ખૂબ વ્યાપકપણે વર્ગીકૃત કરી શકીએ છીએ ડાયનેમિક શોર્ટ સર્કિટ અને સ્થિર આપણે જોશું કે આ વિવિધ પ્રકારના પાવરના સ્ત્રોત શું છે અને આની અસરોને ઘટાડવા માટે કઈ વિશિષ્ટ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે તેથી આપણે આ પછીથી જોઈશું ચાલો ડાયનેમિક પાવરથી શરૂઆત કરીએ નામ પ્રમાણે ડાયનેમિક પાવર એ એવી વસ્તુ છે જે સર્કિટની ગતિશીલતા પર આધારિત છે ગતિશીલતાની વ્યાખ્યા શું છે કંઈક જે સમય સાથે બદલાય છે તેની વ્યાખ્યા દ્વારા ડાયનેમિક પાવરનો અર્થ થાય છે કે જ્યારે પણ સર્કિટમાં કેટલાક સંકેતો બદલાતા હોય છે ત્યારે તે ફેરફારો પાવરના કેટલાક વપરાશનું કારણ બને છે જે મૂળભૂત રીતે ડાયનેમિક પાવર વપરાશનો અર્થ છે તો ચાલો આને સમજવાનો પ્રયત્ન કરીએ તેથી ટ્રાન્ઝિસ્ટર સ્વિચ સાથે લોડ કેપેસિટેન્સ ચાર્જ કરવા અને ડિસ્ચાર્જ કરવા માટે કયા હેતુ માટે મૂળભૂત રીતે ડાયનેમિક પાવર જરૂરી છે તેથી ચાલો આપણે CMOS ઇન્વર્ટરનું ખૂબ જ સરળ ઉદાહરણ જોઈએ તેથી અહીં મારી પાસે PMOS ટ્રાન્ઝિસ્ટર અને NMOS ટ્રાન્ઝિસ્ટર છે આ મારું ઇનપુટ છે ચાલો તેને A કહીએ અને આ મારું આઉટપુટ છે ચાલો આપણે તેને f કહીએ તેથી એ A ના પૂરક દ્વારા આપવામાં આવે છે અને આ વીડીડી છે હવે હું જે કહી રહ્યો છું તે એ છે કે મેં અગાઉ કહ્યું તે આ આઉટપુટ અન્ય ગેટના ઇનપુટ્સને ચલાવી શકે છે તેથી આપણે સમકક્ષ ધારી શકીએ કે તે લોડ કેપેસીટન્સ ચલાવી રહ્યું છે ચાલો કહીએ કે લોડ કેપેસીટન્સ સી છે તેથી ચાલો કહીએ કે જ્યારે A નું મૂલ્ય 0 થી 1 પર સ્વિચ થાય છે ચાલો આપણે કહીએ કે f નું મૂલ્ય 1 થી 0 પર સ્વિચ થશે એ જ રીતે જ્યારે A પાછું 0 પર સ્વિચ કરે છે ત્યારે f નું મૂલ્ય ફરીથી 1 પર સ્વિચ થશે હવે જ્યારે પણ આ આઉટપુટ નોડ f ઉંચેથી નીચું અને નીચે ઉંચું બદલાય છે ત્યારે તેનો અર્થ શું થાય છે જ્યારે પણ તે ઉંચેથી નીચામાં બદલાય છે તેનો અર્થ થાય છે સી ડિસ્ચાર્જ થઈ રહી છે અને જ્યારે પણ તે નીચાથી ઉંચા થઈ રહ્યા છે ત્યારે આપણે કહીએ છીએ કે સી ચાર્જ થઈ રહી છે હવે આ સર્કિટમાં કેપેસિટરનો ડિસ્ચાર્જિંગ માર્ગ પુલ ડાઉન ટ્રાન્ઝિસ્ટર દ્વારા આ છે અને કેપેસિટરનો ચાર્જિંગ માર્ગ આ પુલ અપ ટ્રાન્ઝિસ્ટર દ્વારા છે તેથી જેમ તમે CMOS સર્કિટમાં જાણો છો A ના મૂલ્યને આધારે તેથી ક્યાં તો ઉપર ખેંચો અથવા નીચે ખેંચો નેટવર્કમાંથી એક સંચાલિત થઈ રહ્યું છે તેથી તેના આધારે આ સી કાં તો ડિસ્ચાર્જ થશે અથવા તે ચાર્જ થશે હવે જ્યારે પણ કેપેસિટરનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થાય છે ત્યારે તે પાવરનો વપરાશ કરશે કારણ કે તમે સર્કિટ થિયરીમાંથી મૂળભૂત વ્યાખ્યાને રિકોલ કરો છો વીજપ્રવાહને સી ડીવીડીટી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી તમે વીજપ્રવાહને કેપેસિટરના ઉત્પાદન અને વોલ્ટેજના ફેરફારના દર તરીકે વ્યાખ્યાયિત કરી શકો છો તેથી જ્યારે પણ આ પ્રકારનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ચાલતું હોય ત્યારે વીજપ્રવાહ હશે અને કરંટ અને વોલ્ટેજનો ગુણાકાર વીજ વપરાશ હશે તો ચાલો આ સ્લાઇડ પર પાછા આવીએ તેથી મેં હમણાં જ એક ચક્રમાં બતાવ્યું છે આપણી પાસે વધતું આઉટપુટ અને ઘટી રહેલું આઉટપુટ પણ હોઈ શકે છે તેથી જ્યારે પણ વધતું આઉટપુટ હોયતેનો અર્થ એ છે કે આઉટપુટ નોડ ચાર્જ થઈ રહ્યો છે ચાર્જનો અર્થ છે કે કેપેસિટર VDD ને શુ ચાર્જ મળી રહ્યો છે તો કુલ ચાર્જ શું છે ચાર્જ કેપેસિટેન્સ અને વોલ્ટેજનો ગુણાકાર છે તેથી C ને VDD દ્વારા ગુણાકાર કરવામાં આવે છે આઉટપુટ નોડને VDD પર ચાર્જ કરવા માટે આટલો ચાર્જ જરૂરી છે એ જ રીતે જ્યારે આઉટપુટ 0 પર જાય છે ત્યારે લોડ કેપેસિટરને જમીન પર ડિસ્ચાર્જ કરવાની જરૂર પડે છે અત્યારે એવું થઈ શકે છે કે આપણે કહીએ કે આપણે ચોક્કસ સમય અવધિ T ને યોગ્ય રીતે વિચારી રહ્યા છીએ હવે આ સમયગાળાની અંદર T આઉટપુટ f ઘણી વખત ઉપર જઈ રહ્યું છે અને નીચે જઈ રહ્યું છે આવું થઈ શકે છે સર્કિટના વર્તન પર આધાર રાખીને હવે જો આ પ્રકારની વસ્તુ થાય છે જેનો અર્થ થાય છે સમય T ના સમાન અંતરાલમાં કેપેસિટર ચાર્જ થઈ રહ્યું છે અને ઘણી વખત વિસર્જિત થાય છે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ જુઓ તેથી જો હું એક પરિમાણ fSW ને વ્યાખ્યાયિત કરું છું તો તે સ્વિચિંગની આવર્તન છે પછી એક સમયગાળાની અંદર T તેથી જો તમે f SW સાથે બહુવિધ T કરો છો તો આ આ સમયગાળા દરમિયાન થનારી સ્વિચિંગની સંખ્યા T હશે સમય અને સ્વિચિંગની આવર્તન આને તમે સ્વિચ કરવાની આવર્તન SW તરીકે કહી શકો છો તેથી મેં પહેલેથી જ સમજાવી દીધું છે કે જો આઉટપુટ સ્વિચિંગની આવર્તન fSW છે તે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ચક્ર સમય અંતરાલ T પર ઘણી વખત પુનરાવર્તિત થશે હવે ચાલો જોઈએ કે આપણે સર્કિટમાં સરેરાશ ગતિશીલ શક્તિની ગણતરી કેવી રીતે કરી શકીએ હવે અમારી ધારણા એ છે કે આપણી પાસે આના જેવું સર્કિટ છે જ્યાં પીરિયડ ટાઇમ T હોય છે અને ઇનપુટ્સ અમુક દરે બદલાતા રહે છે તેથી હું ફરીથી તે ચિત્ર બતાવી રહ્યો છું કે હું મારી ગણતરીને T ના સમયગાળાની અંદર અને T સમયગાળાની અંદર કેન્દ્રિત કરી રહ્યો છું ઇનવટરમાં ઇનપુટ અથવા આઉટપુટ જે પણ આપણે કહીએ છીએ બંને સમાન હશે ચોક્કસ સંખ્યાને બદલશે તેથી હું તેને સ્વીચની આવર્તન તરીકે કહું છું હવે ચાલો આ ગણતરી જોઈએ તો આપણે ડાયનેમિક પાવરની ગણતરી કેવી રીતે કરીએ આ વાસ્તવમાં સરેરાશ વીજ વપરાશ છે તેથી જ્યારે પણ આઉટપુટ સ્વિચ થાય છે તેથી સમય 0 અને T વચ્ચે હું સરળ રીતે વોલ્ટેજ સાથે વીજપ્રવાહને ગુણાકાર કરું છું આ ત્વરિત પાવરની વ્યાખ્યા છે તમે તેને એક સમય T સાથે સંકલિત કરો છો તમને ઉર્જા મળે છે સરેરાશ લો તમને સરેરાશ પાવર મળે છે વીડીડી અચળ હોવાથી તમે તેને બહાર કાઢો તેથી તમારી પાસે આના જેવું એક્ષ્પ્રેસન છે તેથી ચાલો જોઈએ કે અહીંથી મને આ કેવી રીતે મળે છે તેથી આપણને આની જેમ એક્ષ્પ્રેસન મળે છે હું ફક્ત આ કામ કરવા માટે છું તેથી તમે VDD ને T દ્વારા વિભાજિત સંકલન 0 થી T વીજપ્રવાહ dt કરો હવે ચાલો એક અવલોકન કરીએ તેથી આપણું અવલોકન એ છે કે વીજપ્રવાહનું મૂલ્ય કેપેસિટેન્સ અને વોલ્ટેજના ફેરફારના દરના ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી જો તમે આને ધ્યાનમાં લો તેથી IDD dt એ C dV બને છે તેથી હું તેને ટી સંકલન C dV દ્વારા VDD તરીકે લખી શકું છું હવે સ્વતંત્ર ચલ V છે તો V ની રેંજ શું હશે જુઓ હું 0 થી T સુધી કામ કરું છું તેથી આ 0 થી શું હશે કે હું અહીં પ્રશ્ન ચિહ્ન લખી રહ્યો છું કારણ કે તમે જુઓ આ સમયની અંદર ટી જેમ મેં કહ્યું કે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ઘણી વખત થશે યોગ્ય બહુવિધ સંખ્યા તેથી દરેક ચાર્જિંગ માટે હું કહી શકું છું કે દરેક ચાર્જિંગ વોલ્ટેજ 0 થી આશરે VDD પર જાય છે લોડમાં કેપેસિટર અને ડિસ્ચાર્જ કરવા માટે તે રિવર્સ VDD છે જે 0 પર છે હવે આવી દરેક સાઇકલમાં હું તેને આ રીતે લખી શકું છું VDD વિભાજિત ટી જુઓ C dV એ C ગુણ્યા V સિવાય બીજું કંઈ નથી હવેથી આ VDD સુધી ચાર્જ થઈ રહ્યું છે તેથી દરેક ચાર્જિંગ માટે તે C ગુણ્યા VDD હશે એટલું જ નહીં આ સમયગાળામાં ટી કેટલી વાર ચાર્જ થઈ રહી છે તે ચાર્જ થઈ રહી છે જો SW ને ટી ગુણાકારથી મેં કહ્યું તેમ તેથી એફએસડબલ્યુને ટી દ્વારા ગુણાકાર કરવામાં આવે છે આ તમને આ સમયગાળા દરમિયાન ટી ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ કેટલી વખત થશે તે સંકલિત આપશે અહીં જુઓ મૂળભૂત રીતે આ અવિભાજ્ય તમે આ દરેક વિભાગો વચ્ચે અલગ કરી રહ્યા છો 1 2 3 તેથી એટલા માટે જ જો તમે તેમને ઉમેરશો તો આવા ઘણા સેગમેન્ટ્સ છે તો તમે આને ગુણાકાર કરી રહ્યા છો તેથી જો તમે સરળીકરણ કરો તો આ કેટલું આવે છે C VDD નો વર્ગ T કેન્સલ અને fSW ડાયનેમિક પાવર માટે આ અંતિમ એક્ષ્પ્રેસન છે તેથી આ એક્ષ્પ્રેસનમાં પણ આ જ વસ્તુ બતાવવામાં આવી છે છેવટે ડાયનેમિક પાવરનું મૂલ્ય આ છે અને અહીં અવલોકન કરવાનો મુદ્દો એ છે કે ડાયનેમિક પાવર લોડ કેપેસિટીન્સના પ્રમાણમાં છે તેથી તેને ઘટાડવા માટે તમે પ્રયાસ કરી શકો છો અને ઘટાડેલુ મૂલ્ય C નું પ્રમાણ VDD ના વર્ગ ને પ્રપોશનલ છે તેથી જો સપ્લાય વોલ્ટેજ ઘટાડવાનું શક્ય હોય તો તે પણ સારું રહેશે અને અલબત્ત તે સિગ્નલ સ્વિચિંગ આવર્તનના પ્રપોશનલ છે તેથી જો તમે આવર્તન ઘટાડી શકો છો જે ઓછા ડાયનેમિક પાવર પણ પરિણમશે હવે ડાયનેમિક પાવરના ખ્યાલને એક પગલું આગળ લઈ જઈએ ચાલો એક એક્ટિવિટી ફેક્ટર તરીકે ઓળખાતી વસ્તુને વ્યાખ્યાયિત કરીએ હવે જુઓ અગાઉના એક્ષ્પ્રેસનમાં આપણે આ fSW વિશે વાત કરી હતી જે ઇનપુટ અથવા આઉટપુટ સિગ્નલોને બરાબર ફેરવવાની આવર્તન હતી હવે અહીં આપણે ઘડિયાળની આવર્તન વિશે વાત કરી રહ્યા છીએ f એ આપણી ઘડિયાળની આવર્તન છે હવે આપણે આ fSW ને f સાથે સાંકળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેને પરિમાણ આલ્ફા સાથે ગુણાકાર કરીએ જે એક્ટિવિટી ફેક્ટર તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તમે જુઓ છો કે કેટલાક સિગ્નલ સ્થિતિને ઘડિયાળની આવર્તન જેટલું છે તે દરે બદલી શકે છે કારણ કે તે ઘડિયાળ છે ઘડિયાળની ધાર જે સર્કિટમાં વિવિધ ઘટનાઓને વ્યાખ્યાયિત કરે છે પરંતુ ઘડિયાળની તમામ ધારને સિગ્નલ સ્થિતિમાં ફેરફારની જરૂર નથી તેથી ઘડિયાળની ધારનો માત્ર એક અંશ જ વાસ્તવમાં એક પ્રવૃત્તિમાં પરિણમશે જે ગતિશીલ શક્તિના વપરાશમાં પરિણમશે તેથી અમે એક એક્ટિવિટી ફેક્ટર તરીકે ઓળખાતી વસ્તુને વ્યાખ્યાયિત કરીએ છીએ જે જો આપણે આવર્તનથી ગુણાકાર કરીએ તો આપણને fSW મળે છે આ રીતે આપણે હમણાં જ fSW નો અંદાજ લગાવીએ છીએ જો તમે ઘડિયાળને સીધા ગેટ ઇનપુટ સાથે જોડી રહ્યા છો તો ઘડિયાળની દરેક ધાર પર ઇનપુટ તેમજ આઉટપુટ બદલાશે તેથી ત્યાં આપણે આલ્ફાને 1 ની બરાબર કહીએ છીએ પરંતુ જો ગેટ આઉટપુટ ઘડિયાળના ચક્ર દીઠ એક વખત સ્વિચ કરે છેઘડિયાળ ચક્ર દીઠ એકવાર જુઓ અથવા દરેક ઘડિયાળ ચક્રમાં ઘડિયાળ બે વખત નીચાથી ઉંચા અને ઉંચાથી નીચામાં પરિવર્તિત થાય છે હું કહું છું કે ઘડિયાળના દરેક 2 સંક્રમણો માટે એકવાર આઉટપુટ બદલાઈ રહ્યું છે તેથી અહીં એક્ટિવિટી ફેક્ટર અડધા તરીકે વ્યાખ્યાયિત થયેલ છે અને આપણી પાસે કંઈક CMOS ડાયનેમિક ગેટ છે મેં તેના વિશે વાત કરી નથી CMOS ડાયનેમિક ગેટ આના જેવું કંઈક છે કહો કે તમે NOR નો અમલ કરી શકો છો આ એ પી પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે તેથી તમે ડાયનેમિક્સ CMOS ડાયનેમિક્સ લોજિકમાં જુઓ છો આપણે પુલ અપમાં ઘણા ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતા નથી આ આઉટપુટ છે આ એક NOR દ્વાર છે તેથી અહીં પુલ અપ નેટવર્કમાં આપણે બહુ ઓછા સમયનો ઉપયોગ કરીએ છીએ અહીં માત્ર એક જ અને તમે જુઓ છો કે તમે ઘડિયાળ phi 1 અને phi 2 નો ઉપયોગ કરી રહ્યા છો તે 2 ચહેરાની ઘડિયાળ જેવું છે તેથી તે કેવી રીતે કાર્ય કરે છે ચાલો હું તમને ટૂંકમાં કહું ચાલો કહીએ કે phi 1 આ રીતે ચાલી રહ્યું છે અને phi 2 આ રીતે ચાલી રહ્યું છે તેઓ નોન ઓવરલેપિંગ છે તેથી જ્યારે phi 1 બરાબર 1 phi 1 બાર 0 હશે અને આ સંચાલન કરવામાં આવશે તેથી તે અહીં છે તેથી આઉટપુટ લોડ કેપેસીટન્સ અહીં હશે આ તમારું સી છે તેથી આ સમયગાળા દરમિયાન જ્યારે phi 1 વધારે હોય ત્યારે તમે આ તબક્કાને પ્રીચાર્જ સ્ટેજ તરીકે કહો છો આ સમયગાળા દરમિયાન phi 2 0 છે તેથી આ બંધ ટ્રાન્ઝિસ્ટર છે તેથી VDD મારફતે ચાર્જ કરવામાં આવે તો કેપેસીટન્સ આ પ્રી ચાર્જ સ્ટેટ છે પરંતુ જ્યારે phi આ ભાગ 2 છે ત્યારે phi 1 0 પર પાછો આવે છે આ ચાલી રહ્યું છે હવે A અને B પર આધાર રાખીને આ કેપેસિટર ડિસ્ચાર્જ કરી શકે છે અથવા ડિસ્ચાર્જ કરી શકતું નથી તેથી આપણે તેને ગણતરીના તબક્કા તરીકે કહીએ છીએ તેથી phi 1 અને phi 2 ના તબક્કાઓના આધારે તમે વૈકલ્પિક કરી શકો છો તેથી A અને B ના મૂલ્યના આધારે આઉટપુટ મૂલ્ય બદલાઈ શકે છે તે બદલાશે નહીં જ્યારે દરેક ચક્રમાં સૌથી ખરાબ સ્થિતિમાં તે બે વાર બદલાઈ શકે છે પ્રી ચાર્જ સ્ટેટ દરમિયાન તે 0 થી ઉચ્ચ સુધી જઈ શકે છે ફરીથી ગણતરીની સ્થિતિ દરમિયાન તે ઉંચાથી નીચામાં પાછા જઈ શકે છે તેથી વાસ્તવમાં અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે CMOS માટે ડાયનેમિક ગેટ સ્વિચિંગ ક્યાં તો 0 થી 2 વખત સરેરાશ અડધા સમાન આલ્ફા માટે થાય છે કારણ કે ચક્ર દીઠ 2 વખત એટલે આલ્ફા 1 0 એટલે 0 તેથી સરેરાશ અડધી છે પરંતુ CMOS સ્ટેટિક ગેટ્સ પરંપરાગત CMOS ગેટ્સ માટે એક્ટિવિટી ફેક્ટર ડિઝાઇન પર ઘણું નિર્ભર છેલાક્ષણિક મૂલ્ય 0 1 ની આસપાસ છે તેથી જો તમે એક્ટિવિટી ફેક્ટર ને ધ્યાનમાં લો તો આપણું ડાયનેમિક પાવર સમીકરણ આ સ્ક્વેરમાં બદલાય છે તમે fSW ને alpha દ્વારા f માં બદલો તેથી આલ્ફા પણ અહીં એક ફેક્ટર છે હવે આપણે શોર્ટ સર્કિટ પાવર જોઈએ શોર્ટ સર્કિટ પાવર જ્યારે સિગ્નલ ટ્રાન્ઝિશન થઈ રહ્યું હોય ત્યારે CMOS ગેટમાં આ એક પ્રકારનું પાવર ડિસીપેશન છે કારણ કે તેઓ સમયાંતરે ખૂબ જ ઓછા સમય માટે હોય છે NMOS અને PMOS બંને નેટવર્ક સંચાલિત થઈ શકે છે તેને ક્રો બાર કરંટ પણ કહેવામાં આવે છે અને આધુનિક જમાનાની ડિઝાઈનોમાં આ શોર્ટ સર્કિટ પાવર કુલ વીજ વિસર્જનના 20 ટકા ટ્યુનનો ઉપયોગ કરી શકે છે અને વધુ ઝડપી સ્વિચ કરવાની આવર્તન શોર્ટ સર્કિટ પાવર હશે કારણ કે જેમ તમે ઘડિયાળની આવર્તન વધારશો તેમ સંક્રમણોની આવર્તન પણ વધશે તો ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે આપણે સરળ CMOS ઇન્વર્ટર લઈએ છીએ જ્યાં તમે કહો છો કે ઇનપુટ 0 થી ઊંચે અને ઊંચે થી નીચું જઈ રહ્યું છે તમે જુઓ ઇનપુટ 0 થી 1 અને 1 થી 0 તત્કાલ ન હોઈ શકેઉદયનો સમય અને પતનનો સમય હશે અને આ ઇન્વર્ટરની લાક્ષણિક ઇનપુટ આઉટપુટ લાક્ષણિકતા વળાંક છે ત્યાં એક વિસ્તાર છે જ્યાં PMOS ટ્રાન્ઝિસ્ટર કાં તો સંપૂર્ણ રીતે અથવા આંશિક રીતે ચાલુ છે અને એક એવો વિસ્તાર છે જ્યાં NMOS ટ્રાન્ઝિસ્ટર સંપૂર્ણ રીતે અથવા આંશિક રીતે ચાલુ છે ત્યાં એક મધ્યવર્તી વિસ્તાર છે જ્યાં સંક્રમણો ખૂબ ઝડપી છે વોલ્ટેજની ટૂંકી રેન્જ છે જે NMOS અને PMOS ટ્રાન્ઝિસ્ટર બંને ચલાવી શકે છે તેથી શું થઈ શકે છે ધારો કે સર્કિટનું આઉટપુટ તેથી તે 0 થી 1 માં બદલાઈ રહ્યું છે તે 1 થી 0 માં બદલાઈ રહ્યું છે તેથી જો હું VDD માંથી દોરેલા વીજપ્રવાહ નું મૂલ્ય પણ દોરું છું સામાન્ય રીતે CMOS માં કરંટ ખૂબ નીચામાં દોરવામાં આવે છે પરંતુ સંક્રમણ દરમિયાન ત્યાં મળશે અહીં એક નાનો સ્પાઇક હશે કારણ કે ક્ષણભરમાં બંને પુલ અપ અને પુલ ડાઉન સંચાલન કરવામાં આવે છે અને ફ્રીક્વન્સીનું મૂલ્ય વધારે હશે તે સ્પાઇક્સ સ્ટેટમાં આવશે આ કહેવાતા શોર્ટ સર્કિટ વીજપ્રવાહનો સ્રોત છે અને છેલ્લે આપણે સ્ટેટિક પાવર વિશે વાત કરીએ છીએ સ્ટેટિક પાવર એ એવી વસ્તુ છે જે સિગ્નલ સંક્રમણ ન થાય ત્યારે પણ વિખેરાઈ જાય છે આ મુખ્યત્વે લીકેજ અસરોને કારણે થાય છે તેથી જો ટ્રાન્ઝિસ્ટર બંધ હોય તો પણ કેટલાક જંકશનને કારણે બિન સંચાલન કરે છે તે કેટલાક રિવર્સ બાયસ ડાયોડ્સ તરીકે મોડેલ હોઈ શકે છે જે સંચાલન કરતા નથી ત્યાં ડ્રેઇન જંકશન લીકેજ સબ થ્રેશોલ્ડ કરંટ આવા ઘણા સ્રોતો છે કારણ કે આ પ્રકારની અસરોને કારણે ગેટ લીકેજ નાની માત્રામાં પ્રવાહ સતત વહેતો રહેશે તેથી આ લિકેજ પાવર હંમેશા રહેશે આ ટાળી શકાતું નથી પરંતુ અલબત્ત તમે કેટલીક તકનીકોનો ઉપયોગ કરીને તેને ઘટાડી શકો છો તેથી જેમ જેમ ટ્રાન્ઝિસ્ટર નાના મોટા અને મોટી સંખ્યામાં ટ્રાન્ઝિસ્ટર એક ચિપમાં પેક કરવામાં આવ્યા છે તેમ સ્ટેટિક પાવર વિસર્જનના કુલ યોગદાન વધુ મહત્વપૂર્ણ બની રહ્યા છે કારણ કે હવે એક ચિપમાં આપણી પાસે એક અબજ ટ્રાન્ઝિસ્ટરના ઓર્ડરમાં અબજો ટ્રાન્ઝિસ્ટર છે અને દરેક ટ્રાન્ઝિસ્ટર થોડી ઉર્જા અથવા પાવરનો વપરાશ કરે છે તેથી કુલ રકમ જો તમે એકંદરે અબજો ટ્રાન્ઝિસ્ટર લો તો તે નોંધપાત્ર બની શકે છે તેથી હું વિગતમાં નથી જતો આ લિકેજ કરંટ સબ થ્રેશોલ્ડ લિકેજ રિવર્સ બાયસ જંકશન ચેનલ પંચ થ્રુ ઓક્સાઇડ લીકેજ વગેરેના ઘણા સ્રોત હોઈ શકે છે તેથી કેટલાક ડિઝાઇન મેનિપ્યુલેશન્સ કરીને તમે આમાંથી કેટલાકને નિયંત્રિત કરી શકો છો તેથી આપણે આમાંની કેટલીક તકનીકો પછીથી જોઈશું તેથી આ સાથે આપણે લો પાવર ડિઝાઇન પર આ પ્રારંભિક લેકચરના અંતમાં આવીએ છીએ આપણે આગામી લેકચરમાં આપણે કેટલીક ડિઝાઇન તકનીકો દ્વારા વીજળીના વિસર્જનને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ તે વિશે કેટલીક વધુ વિગતો તરફ આગળ વધીશું